તેથી કોમ્પ્યુટર આર્કિટેક્ચર વ્યાખ્યાનમાં આપણે પ્રોસેસર ની મૂળભૂત રચના અને મૂળભૂત ઘટકો જોયા છે કે જે કોઈપણ પ્રોસેસરમાં હોવા જોઈએ હવે આપણે 8085 માઇક્રોપ્રોસેસરને જોઈ રહ્યા છીએ જે એક મૂળભૂત માઇક્રોપ્રોસેસર છે માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સના આ સમગ્ર કોડ ને સમજવા માટે તેનાથી આપણે પરિચિત હોવા જોઈએ આપણે કહી શકીએ કે અન્ય તમામ પ્રોસેસરો માટેનો મૂળભૂત વિચાર આ પ્રોસેસર ડિઝાઇન માંથી બહાર આવ્યો છે તેથી જ માઇક્રોપ્રોસેસર પરના કોઈપણ કોડનો અભ્યાસ કરવા માટેનું આ એક ખૂબ જ સારું ઉદાહરણ પૂરું પાડે છે અલબત્ત આજે ઘણા અદ્યતન માઇક્રોપ્રોસેસર્સ છે પરંતુ 8085 ને આધાર તરીકે પસંદ કરવું જોઈએ કારણ કે અહીં રજૂ કરાયેલા ખ્યાલો નવા પ્રોસેસરોની ડિઝાઇનની રીતોથી હેરફેરમાં ખૂબ આગળ વધી ગયા છે તેથી આપણે પહેલા આ પ્રોસેસરની ડિઝાઇન પર ધ્યાન આપીશું માઇક્રોપ્રોસેસર્સ શું છે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરતા પહેલા આપણે ત્રણ શબ્દો માઇક્રોકોમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકંટ્રોલર વચ્ચે તફાવત કરવાનો પ્રયાસ કરીશું આ શબ્દો આપણે સાહિત્યમાં ઘણી વખત જોઈએ છીએ અને આપણે તેમની વચ્ચેનો તફાવત ખૂબ જ સ્પષ્ટપણે જાણવો જોઈએ માઇક્રોકોમ્પ્યુટર એ એક કમ્પ્યુટર છે જેમાં માઇક્રોપ્રોસેસર તેના CPU તરીકે છે તેથી કોઈપણ કોમ્પ્યુટર કે જેને તેના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે માઇક્રોપ્રોસેસર મળ્યું હોય તે માઇક્રોકોમ્પ્યુટર હોય છે તેની પાસે તેની પોતાની મેમરી અને ઇનપુટ આઉટપુટ ઉપકરણો હોય છે જે જોડાયેલા હોવા જોઈએ સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમ બનાવવા માટે આપણી પાસે તેમાં વધારાના ઘટકો હોવા જોઈએ તેથી જેમ આપણે જાણીએ છીએ કે માઇક્રોપ્રોસેસર માટે આપણી પાસે મૂળભૂત CPU મેમરી અને IO ઉપકરણો છે જ્યારે CPU એ માઇક્રોપ્રોસેસર છે તો આપણે તેને માઇક્રોકોમ્પ્યુટર કહીશું તેથી તે સિવાય IO ઉપકરણો અને મેમરી સિસ્ટમને પૂર્ણ કરવા માટે તેઓ જોડાયેલા હોવા જોઈએ માઇક્રોપ્રોસેસર એ સિલિકોન ચિપ છે જેમાં ALU રજિસ્ટર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ નો સમાવેશ થાય છે તેથી CPU ડિઝાઇન પરના આપણા પ્રવચનોમાં આપણે જોયું છે કે CPU માં અંકગણિત તર્કની ક્રિયાઓ કરવા માટે અંકગણિત તર્ક એકમ હોય છે પછી આ મધ્યસ્થી મૂલ્યો રાખવા માટે એક રજિસ્ટર બેંક હોય છે અને ઘણી વખત આ રજિસ્ટરમાંથી CPU દ્વારા ઑપરેન્ડ્સ લેવામાં આવે છે અને ત્યાં એક નિયંત્રણ તર્ક હોય છે જે સમગ્ર કામગીરીને નિયંત્રિત કરે છે જૂના દિવસોમાં પ્રોસેસર ડિઝાઇનને વ્યક્તિગત ઘટકોમાં અલગથી વિભાજિત કરવામાં આવી હતી અલગ ALU ડિઝાઇનની જેમ અલગ રજિસ્ટર સર્કિટ અલગ કંટ્રોલ લોજિક ડિઝાઇન જેથી તે રીતે તે બીટ સ્લાઇસ પ્રોસેસર તરીકે ઓળખાતું કંઈક બનાવ્યું આને બીટ સ્લાઈસ્ડ પ્રોસેસર કહેવામાં આવતું હતું જેમ કે ડિઝાઇન 4 બીટ ALU 4 બીટ રજીસ્ટરની દ્રષ્ટિએ છે જો તમને જરૂર હોય તો 8 બીટ રજીસ્ટર કહો તમે 8 બીટ મેળવવા માટે આવી બે 4 બીટ ડીઝાઈનને ભેગા કરો એ જ રીતે જો તમે ALU ડિઝાઇનમાં તપાસ કરી રહ્યાં હોવ તો મૂળભૂત ALU ડિઝાઇન 4 બીટ ALU છે તેથી જો તમે ઉચ્ચ કદની ALU ડિઝાઇન માટે જવા માંગતા હોવ તેથી તમારે 8 બીટ સ્લાઈસ અથવા 16 બીટ સ્લાઈસ મેળવવા માટે ALU સ્લાઈસ ને જોડવી પડશે બીટ સ્લાઈસ કરેલી ડિઝાઈનની સમસ્યા એ છે કે તમને આ અલગ મોડ્યુલ મળ્યા છે અને તે ચિપ્સ અલગ હશે તેથી ALU એ એક અલગ ચિપ રજિસ્ટર હોય છે દરેક રજિસ્ટર કદાચ તેના જેવી અલગ ચિપ હશે અને તમે જાણો છો કે જ્યારે આ બધાને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર એકીકૃત કરવામાં આવે છે તેથી તેઓ તાંબાની રેખાઓ દ્વારા બાહ્ય રીતે જોડાયેલા હોય છે સિસ્ટમની ગતિ આ બાહ્ય રેખાઓની ગતિ દ્વારા મર્યાદિત હોય છે અને તમે આ પ્રકારની ડિઝાઇન સાથે ખૂબ ઊંચી ઝડપ પ્રાપ્ત કરી શકતા નથી તેથી હાઇ સ્પીડ ડિઝાઇન માટે શું જરૂરી હોય છે કે તેમાં CPU ની અંદરના આ તમામ ઘટકો એક જ ચિપમાં સમાયેલ હોવા જોઈએ તેથી જ્યારે આપણે માઇક્રોપ્રોસેસર વિશે વાત કરીએ છીએ ત્યારે તેઓ આવશ્યકપણે તે કરે છે તેથી આ તમામ ઘટકો તેઓ એક જ ચિપમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે તેથી તે સિંગલ સિલિકોન ચિપ છે જેમાં ALU રજિસ્ટર અને કંટ્રોલ સર્કિટરી છે પછી આ અભ્યાસક્રમના પછીના ભાગમાં આપણે માઇક્રોકન્ટ્રોલર રજૂ કરીશું તેથી તે વાસ્તવમાં એક પગલું આગળ છે ખાસ કરીને જ્યારે આપણે એમ્બેડેડ એપ્લિકેશનો જેમ કે સેલ ફોન ટેલિફોન હેન્ડસેટ રેફ્રિજરેટર અથવા ડિજિટલ કેમેરા ડિઝાઇન કરવા વિશે વિચારી રહ્યા છીએ તેથી શું થાય છે કે આપણે લઘુત્તમ મોડ્યુલ્સ માટે જવા માંગીએ છીએ જેમ કે કોઈને કદમાં ખૂબ મોટો હોય તેવો સેલ ફોન ગમશે નહીં તેથી તે રીતે આપણે તે નાનું અને નાનું બનવા માંગીએ છીએ માત્ર સ્ક્રીન આપણે મોટી બનવા માંગીએ છીએ અને બાકીની સર્કિટ નાની હોવી જોઈએ હવે આને નાનું કેવી રીતે બનાવવું પ્રિન્ટેડ સર્કિટ બોર્ડમાં મોટી સંખ્યામાં ઘટકો જેવા કે પ્રોસેસર મેમરી IO અલગથી હોય તો તે વધુ જગ્યા લેશે તેથી તે જગ્યાની જરૂરિયાતને ઘટાડવા માટે આ આખું કોમ્પ્યુટર એક જ ચિપ પર બનાવવામાં આવ્યું હોય છે તેથી તેઓ સમાન ચિપ્સનો જ ભાગ બનાવવામાં આવે છે તેથી તેઓ એક જ ચિપમાં મૂકવામાં આવે છે અને પરિણામે આપણે માઇક્રોકન્ટ્રોલર મેળવીએ છીએ તેથી જ્યારે આપણે આ એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનો માટે ગયા છીએ ત્યારે તેઓ વધુ લોકપ્રિય બને છે તેથી તેઓ વધુ ઉપયોગી બની રહ્યા છે તેથી જો આપણે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો જેમ કે માઇક્રો વિશે શું શા માટે માઇક્રો શા માટે સરળ પ્રોસેસર નહીં તેથી માઇક્રો એ એક નવો ઉમેરો છે તેથી આ શબ્દ માઇક્રોપ્રોસેસર તે બે શબ્દો શબ્દ માઇક્રો અને શબ્દ પ્રોસેસરનાં સંયોજનમાંથી આવ્યો છે પ્રોસેસર એ એક ઉપકરણ છે જે આપેલ ડેટા પર પ્રક્રિયા કરે છે તે તેના પર થોડી પ્રક્રિયા કરશે તેથી પ્રોસેસર એ એક ઉપકરણ છે જે સંખ્યાઓ પર પ્રક્રિયા કરે છે અને ખાસ કરીને બાઈનરી સંખ્યાઓ પર જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તે દ્વિસંગી સંખ્યાઓ શૂન્ય અને રાશિઓની પ્રક્રિયા છે પ્રોસેસિંગનો અર્થ છે સંખ્યાઓની હેરફેર કરવી જ્યારે પણ કોઈ ઉપકરણ તે મેનીપ્યુલેશન કરે છે તે પ્રોસેસર હોય છે તેથી આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટના સંદર્ભમાં વાત કરીશું જે આ પ્રક્રિયા કરે છે અમુક કામગીરી આપણે પ્રોસેસર પર કરી છે અને આપણે આ નંબરો પર કઈ કામગીરી કરી શકીએ છીએ તે માઇક્રોપ્રોસેસર ડિઝાઇન ટીમ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેઓએ ખરેખર કહ્યું છે કે આ માઇક્રોપ્રોસેસરમાં ડેટા સેટ સાથે તમે કયા ઓપરેશન કરી શકો છો તદનુસાર માઇક્રોપ્રોસેસર ફક્ત તે જ કામગીરી કરી શકશે તેવી જ રીતે જો તે કોઈપણ અન્ય પ્રોસેસર ડિઝાઇન માટે સાચું હોય તો પ્રોસેસર ભાગ આપણે સમજીએ છીએ માઇક્રોપ્રોસેસર શબ્દમાં માઇક્રો શબ્દ શું છે 1960 ના દાયકાના અંતમાં પ્રોસેસરો અલગ તત્વ સાથે બનાવવામાં આવ્યા હતા આપણે અલગથી ALU જેવા અલગ તત્વો વિશે ચર્ચા કરી અલગથી રજીસ્ટર વિશે વાત કરી હતી જેથી આપણે પ્રોસેસર્સ મેળવવા માટે તેમને એક ડિઝાઇનમાં એકસાથે જોડીએ તેથી તે રીતે આ ઉપકરણો જરૂરી કામગીરી કરે છે પરંતુ જ્યાં બે મોટા અને બે ધીમા હોય છે તેથી કુદરતી રીતે તેમના પદચિહ્ન મોટા હશે તેથી પરિણામે પરિણામી સર્કિટરી અથવા ડિઝાઇન કદમાં મોટી હશે કોઈને તે ગમશે નહીં અને તમે સરળતાથી 1969 ના દાયકામાં આપણી પાસે રહેલા ઇલેક્ટ્રોનિક ઘટકો અને હવે આપણી પાસે રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તુલના કરી શકો છો તેથી કદમાં મોટો તફાવત છે અને દરેક જગ્યાએ પાવર વપરાશની કામગીરીને માપવા માટે જ નહીં આ સુધારણા માટેનું એક મૂળભૂત કારણ એ છે કે આપણે આખી સિસ્ટમને નાની કરી શકીએ છીએ અને આપણી આ ડિઝાઇનને એક ચિપમાં મૂકી શકીએ છીએ 1970 માં માઇક્રોચિપની શોધ કરવામાં આવી હતી અને પ્રોસેસરમાંથી બનેલા તમામ ઘટકો સિલિકોનના એક ટુકડા પર મૂકવામાં આવ્યા હતા તેથી તેનું કદ નાનું અને ઝડપી બને છે તેથી આ માઇક્રોચિપ ની શોધ સાથે માઇક્રોપ્રોસેસરનો જન્મ થયો તે અનિવાર્યપણે એક પ્રશ્ન ઉભો કરે છે જેમ કે શું ત્યાં કોઈ મીની પ્રોસેસર હતું પ્રોસેસર મીની પ્રોસેસર માઈક્રોપ્રોસેસર શું આવું હોઈ શકે તેનો જવાબ ના છે તે સીધું જ અલગ તત્વોમાંથી એક જ ચિપ પર ગયું તેથી વચ્ચે કોઈ મધ્યસ્થી બિંદુ ન હતા જો કે જ્યારે તમે આજના માઇક્રોપ્રોસેસરની સરખામણી 1970ના દાયકામાં બનેલા માઇક્રોપ્રોસેસર સાથે કરો છો ત્યારે તમે એકીકરણની માત્રામાં ભારે વધારો શોધી શકો છો તેથી તે રીતે તમે કહી શકો કે કંઈક મિની પ્રોસેસર હતું જો તમને ગમે તો પરંતુ જેમ કે ટેક્નોલોજીમાં મિની પ્રોસેસર નામનો કોઈ શબ્દ નથી જો કે તે મિની કોમ્પ્યુટર છે જે મિનીનું હતું જે મુખ્ય ફ્રેમ કરતાં નાનું હતું તેથી તે રીતે મિનીકોમ્પ્યુટર છે પરંતુ મિની પ્રોસેસર એવો કોઈ ખ્યાલ નથી તો માઇક્રોપ્રોસેસર શું છે જો આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરીએ તો માઇક્રોપ્રોસેસર જો તમે સામાન્ય માણસ માટે વ્યાખ્યાયિત કરો છો તો તમે કહી શકો છો કે તે એક પ્રોગ્રામેબલ ઉપકરણ છે જે સંખ્યાઓને અંદર લે છે તેના પર મેમરીમાં સંગ્રહિત પ્રોગ્રામ અનુસાર કેટલીક અંકગણિત અને તાર્કિક કામગીરી કરે છે અને પછી પરિણામે અન્ય સંખ્યાઓ ઉત્પન્ન કરે છે તેથી આ માઇક્રોપ્રોસેસરના ડિઝાઇન ભાગમાં ગયા વિના તેનું એકંદર ઓપરેશન થાય છે તેથી આપણે આ વ્યક્તિગત શબ્દો જેમ કે પ્રોગ્રામેબલ ઉપકરણ તે શું ઇનપુટ લઈ રહ્યું છે તે કયા પ્રકારની કામગીરી કરી શકે છે તેના દ્વારા જઈશું તેથી એક ઓપરેશનનો પ્રકાર છે અને બીજી બાબત એ છે કે તે કયા ઓપરેન્ડ્સ છે જેના આધારે તે ઓપરેશન કરશે અને અંતે તે શું પરિણામ આપે છે તેથી જ્યારે આપણે માઇક્રોપ્રોસેસરની વ્યાખ્યામાં જઈશું ત્યારે આ બધાના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું આપણી પાસે જે પ્રથમ પદ છે એ પ્રોગ્રામેબલ ડિવાઇસ છે તેથી આ શ્રેષ્ઠ વસ્તુ છે જેમ કે જો મને અમુક સર્કિટ ડિઝાઇન કરવાનું કહેવામાં આવે તો હું સર્કિટ ડિઝાઇન કરી શકું છું જે ફક્ત તે જ કામગીરી કરશે ઉદાહરણ તરીકે જો મને એક સર્કિટ ડિઝાઇન કરવાનું કહેવામાં આવે તો તે એક ઇનપુટ બીટ સ્ટ્રીમને સ્કેન કરશે અને જ્યારે પણ તે 0 દ્વારા અનુસરવામાં આવેલ પેટર્ન 4 શોધશે તેથી તે 1 ને આઉટપુટ કરશે અન્યથા આઉટપુટ બીટ 0 હશે તેથી જો આપણે કેટલાક ફ્લિપ ફ્લોપ્સ અને ગેટ્સના માધ્યમથી સર્કિટને ડિઝાઇન કરીએ તો તે સર્કિટ તે ઑપરેશન કરી શકશે પરંતુ તે માત્ર તે ઑપરેશન કરવા માટે જ સમર્પિત હોય છે તેથી પ્રોગ્રામેબિલિટી ત્યાં નથી હોતી અને તે ચોક્કસ એપ્લિકેશન માટે સમર્પિત હોય છે બીજી બાજુ માઇક્રોપ્રોસેસર્સ તે પ્રોગ્રામેબલ ડિવાઇસ છે તેથી તેઓ આપેલ પ્રોગ્રામમાં પૂરી પાડવામાં આવેલ સૂચનાઓના ક્રમના આધારે મેળવેલા ડેટા પર વિવિધ સ્થિતિઓનું ઓપરેશન કરી શકે છે તેથી માઇક્રોપ્રોસેસર્સ તેઓ સૂચનાઓ દ્વારા માર્ગદર્શન આપે છે તેથી લગભગ તમામ માઇક્રોપ્રોસેસરમાં તેમની પાસે રીસેટ પિન હશે અને જો તમે તે માઇક્રોપ્રોસેસરને રીસેટ કરશો તો તે નિશ્ચિત એડ્રેસથી મેમરીમાં જોવાનું શરૂ કરશે અને તે એડ્રેસથી તે સૂચના મેળવશે તેથી તે એ સૂચનાને અમલમાં મૂકશે પછી તે તેના પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટરના પ્રકારને અપગ્રેડ કરશે જેથી તે આગળની સૂચના તરફ નિર્દેશ કરે અને તે રીતે તે આગળ વધે છે હવે જો ચોક્કસ મેમરી સ્થાન પર કોઈ માન્ય સૂચના ન હોય તો માઇક્રોપ્રોસેસર શું કરશે તેથી તે વ્યાખ્યાયિત નથી હકીકતમાં તે માઇક્રોપ્રોસેસરને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેના પર આધાર રાખે છે તેથી ગમે તે હોય તેથી આવા દરેક ચક્રની શરૂઆતમાં પ્રોસેસર શું કરશે તે મેમરીમાંથી આગળની સૂચના મેળવવાનો પ્રયત્ન કરશે અને જો તે સૂચના પ્રોસેસર માટે અર્થપૂર્ણ ન હોય તો કેટલીક અપવાદ પરિસ્થિતિ આવશે અને તે કેવી રીતે અપવાદ નિયંત્રિત કરવામાં આવશે જે માઇક્રોપ્રોસેસર્સના ડિઝાઇનરો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરંતુ કોઈપણ રીતે માની લઈએ કે આવા કોઈ ખોટા કિસ્સા નથી તેથી આપણી પાસે એવું માઇક્રોપ્રોસેસર છે જેને યોગ્ય સૂચનાઓ અને એક્ઝિક્યુટ એન્જિન મળ્યું છે તેથી આજે મારી પાસે એક માઇક્રોપ્રોસેસર છે જે કદાચ સ્કેન કરે છે કહો કે ઓરડાનું તાપમાન નિયંત્રણ કરે છે તે સૌપ્રથમ તાપમાન સેન્સરમાંથી મૂલ્યો વાંચે છે પછી તે સુરક્ષિત તાપમાન મૂલ્ય અને તેમાંથી વિચલનને આધારે એસી અથવા હીટર ચાલુ કરે છે તેથી જો આવતીકાલે તમે ઇચ્છો કે તે જ માઇક્રોપ્રોસેસર્સ તાપમાન મોનિટરિંગ સિવાય બીજું કંઈક કરે તો કદાચ કહો કે તમારા કન્વેયર બેલ્ટ ની દેખરેખ કરે તો તે કન્વેયર બેલ્ટ નિયંત્રણ એપ્લિકેશનનું સંચાલન કરે છે તેથી તે કિસ્સામાં માઇક્રોપ્રોસેસર સમાન રહેશે ફક્ત તે પ્રોગ્રામ જે તે એક્ઝેક્યુટ કરી રહ્યો હતો તે બદલાશે તેથી મેમરીમાં હવે તમારી પાસે એક અલગ પ્રોગ્રામ છે જેથી માઇક્રોપ્રોસેસર કંઈક બીજું કરશે તેથી તે પ્રોગ્રામેબલ ભાગ છે તેથી તમે માઇક્રોપ્રોસેસર દ્વારા અન્ય કામ કરાવવા માટે પ્રોગ્રામનો ભાગ બદલી શકો છો જે કોઈપણ મનસ્વી ડિજિટલ સર્કિટ દ્વારા શક્ય નથી માઇક્રોપ્રોસેસરને સૂચનાના ચોક્કસ જૂથ અથવા ઑપરેશનના ચોક્કસ જૂથ એક્ઝિક્યુટ કરવા માટે રચાયેલ છે આને સૂચના સમૂહ કહેવામાં આવે છે જો તમે કોઈપણ માઇક્રોપ્રોસેસરમાં તપાસ કરો તો તમારે પ્રથમ વસ્તુ જે યુઝર મેન્યુઅલમાં જોવી જોઈએ તે વિગતવાર હશે કે આ પ્રોસેસર જે સૂચનાઓ સપોર્ટ કરશે તે શું છે અને પ્રોગ્રામ લખતી વખતે આપણે તે સૂચનાઓ જ લખવી જોઈએ અને ઘણી વખત આપણે આ બધી બાબતો જાણતા નથી કારણ કે આપણે આપણા પ્રોગ્રામ્સ અમુક ઉચ્ચ સ્તરીય ભાષામાં લખીએ છીએ અને પછી C અથવા Java અથવા C એવું કંઈક કહો અને તે પછી કમ્પાઈલર સાથે એક કમ્પાઈલર હશે અને તે પ્રોગ્રામને કમ્પાઈલ કરશે અને તે અંડરલાઇન પ્રોસેસર દ્વારા જાણીતી ભાષામાં તેનું ભાષાંતર કરશે તેથી જો તમે તમારા C પ્રોગ્રામને એ કમ્પ્યુટર સિસ્ટમ પર ચલાવી રહ્યા હોવ કે જેને મૂળભૂત પ્રોસેસર તરીકે 8085 મળ્યું છે તે કમ્પાઈલર કોડ જનરેટ કરશે જે 8085 પ્રોસેસર્સ દ્વારા સમજી શકાય છે તેથી સૂચનાઓ જે 8085 દ્વારા સમજી શકાય છે આવતીકાલે જો તે કોઈ અન્ય સિસ્ટમ હોય કે જેના પર આપણને સમાન પ્રોગ્રામ ચલાવવા માટે મળ્યો હોય પરંતુ કહો કે અન્ડરલાઈન પ્રોસેસર અલગ હોય તેથી તે ARM પ્રોસેસર છે તે કિસ્સામાં કમ્પાઈલર કે જે તમારી પાસે પ્રોગ્રામને સમજી શકાય તેવી ભાષામાં અથવા ARM પ્રોસેસર દ્વારા સમજી શકાય તેવી સૂચનાઓમાં અનુવાદ કરતું હોવું જોઈએ તેથી તે રીતે માઇક્રોપ્રોસેસર આખરે મશીન સૂચનાઓના સમૂહને સમજશે પછી તે માઇક્રોપ્રોસેસરના ડિઝાઇનર દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે તેથી તે વપરાશકર્તાના હાથમાં નથી તેથી વપરાશકર્તાએ ઉપલબ્ધ સૂચનાઓનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખવો પડશે તેથી તે જે મૂલ્ય લે છે તે શું છે તેથી મેં કહ્યું કે તે જે ડેટા લે છે તેના પર તે થોડી હેરફેર કરે છે તેથી તે ઇનપુટ ઉપકરણોમાંથી આવી શકે છે જેમ કે મારી પાસે માઇક્રોપ્રોસેસર સાથે જોડાયેલ ઘણા પેરિફેરલ ઉપકરણો હોઈ શકે છે તેથી આપણે જોયું છે કે કોઈપણ પ્રોસેસરને મેમરી સાથે કનેક્ટ કરી શકાય છે તેમજ તેને IO ઉપકરણો સાથે પણ કનેક્ટ કરી શકાય છે તેથી જો તમે મેમરીમાં જ પ્રોગ્રામ માટે ઇનપુટ મૂલ્યો નોંધો તો મેમરીને ઇનપુટ ઉપકરણ તરીકે પણ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કામ 100 સંખ્યાઓને સૉર્ટ કરવાનું હોય અને મેમરીમાં જ હું 100 સંખ્યાઓને સંગ્રહિત કરું તો પ્રોસેસર શું કરશે તે મેમરીમાં સંગ્રહિત તે 100 સંખ્યાઓ પર કાર્ય કરશે બીજી બાજુ જો તે આના જેવું હોય કે જેમાં તાપમાન સેન્સર ઇન્સ્ટોલ કર્યું છે અને થોડીવાર ઓપરેટિંગ કર્યું છે તેથી જે સિસ્ટમ આપણે તે તાપમાન સેન્સરમાંથી તાપમાન લેવું જોઈએ તેથી તે કિસ્સામાં તે ઇનપુટ ઉપકરણમાંથી આવે છે જે તાપમાન સેન્સર છે તેથી આ રીતે તે ચાલશે તેથી તે રીતે ઇનપુટ ઉપકરણો તે અલગ અલગ હોઈ શકે છે અને ઇનપુટ ઇનપુટ ઉપકરણોમાંથી આવે છે તેથી આ એવા ઉપકરણો છે જે બહારની દુનિયામાંથી સિસ્ટમ માં ડેટા લાવે છે તેથી આ બહારની દુનિયા માટેનું ઇન્ટરફેસ છે અને સમસ્યા એ છે કે બહારની દુનિયામાં પ્રકૃતિમા સામાન્યરીતે એનાલોગ છે તેથી જોકે આપણે માઇક્રોપ્રોસેસરની ડિજિટલ સર્કિટ ડિઝાઇન કરી રહ્યા છીએ જે ડિજિટલ ડેટા સાથે કાર્યરત છે બહારની દુનિયા પ્રકૃતિમાં એનાલોગ છે તેથી કેટલાક ખૂબ જ સરળ પ્રકારના ઇનપુટ્સને સ્વીકારવું જેમ કે કહો એ ચોક્કસ સ્વીચ છે પછી ભલે તે કોઈ ચોક્કસ લાઇટ ચાલુ હોય કે બંધ હોય પછી ભલે તે ચાલુ હોય કે બંધ આ પ્રકારના ઇનપુટને સ્વીકારે છે તેથી તમારી પાસે જે છે તે સતત ડેટા છે તેથી ઉદાહરણ તરીકે જો હું કહું કે આ તાપમાન સેન્સર છે તો તાપમાન સેન્સર તે જે તાપમાન મેળવી રહ્યું છે તેના આધારે તે વોલ્ટેજ ની શ્રેણી જનરેટ કરશે તેથી તે ડિજિટલ નથી તેથી ઘણી વખત શું થાય છે કે ઇનપુટ ઉપકરણથી પ્રોસેસર સુધી તેની વચ્ચે આપણી પાસે અમુક પ્રકારના ડેટા કન્વર્ટર હોય છે અને કેટલાક પ્રોસેસર્સ તે ડેટા કન્વર્ટરથી સજ્જ હોય છે જેમ કે ઇનપુટ ભાગ માટે એનાલોગ થી ડિજિટલ રૂપાંતર અને આઉટપુટ ભાગ માટે ડિજિટલ થી એનાલોગ રૂપાંતરણ તેથી પ્રોસેસર ફક્ત ડિજિટલ ડેટાને જ હેન્ડલ કરે છે પરંતુ તે આ બે ADC અને DAC કન્વર્ટર દ્વારા બહારના એનાલોગ વિશ્વ સાથે વાત કરી શકે છે તેથી શું થઈ રહ્યું હોય છે કે આ ઉપકરણો તેઓ બહારની દુનિયામાંથી સિસ્ટમમાં ડેટા લાવે છે અને ત્યાં કીબોર્ડ માઉસ સ્વિચ જેવા ઉપકરણો હોઈ શકે છે આ બધાને ઇનપુટ ઉપકરણ તરીકે ગણવામાં આવે છે આગળનો ભાગ સંખ્યાઓ છે જેમ કે સંખ્યાઓની હેરફેર કેવી રીતે થાય છે તે કયા મૂલ્યો ધરાવી શકે છે તેથી સંખ્યાઓ ખૂબ મોટી હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે જો હું પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરું તો તેમાં અનંત સુધીના મૂલ્યો હોઈ શકે છે તે મનસ્વી રીતે મોટું હોઈ શકે છે પરંતુ શું થાય છે કે જ્યારે તમે તેને કમ્પ્યુટરની અંદર મૂકતા હોવ ત્યારે તમે સંખ્યાને સંગ્રહિત કરવા માટે અનંત સ્ટોરેજ આપી શકતા નથી તેથી તમારી પાસે મર્યાદિત કદ હશે તેથી આ રીતે તમે સમજી શકો છો કે હું કહી શકું છું કે માઇક્રોપ્રોસેસર જીવનનો ખૂબ જ સાંકડો દૃષ્ટિકોણ ધરાવે છે તેથી જો તમે પૂર્ણાંક સમર્પિત કરી રહ્યા હોવ તો તેને 16 બીટ કહો જો તમે સહી કરેલ અને સહી ન કરેલ બંને પૂર્ણાંકોને ધ્યાનમાં લેતા હોવ તો તે 32768 થી 32767 સુધી જઈ શકે છે તેથી તે રીતે એક શ્રેણી છે તેથી તે રીતે માઇક્રોપ્રોસેસરને જીવનનો ખૂબ જ સાંકડો દૃષ્ટિકોણ મળ્યો છે જે આપણે કહી શકીએ અને તે ફક્ત દ્વિસંગી સંખ્યાઓને જ સમજે છે તેથી માત્ર શૂન્ય અને રાશિઓ તેના જેવા ઓક્ટલ હેક્સાડેસિમલ પૂર્ણાંકો નથી જો કે આપણી પોતાની સમજણ માટે ઘણી વખત આપણે આ ઓક્ટલ અને હેક્સાડેસિમલ નોટેશન નો ઉપયોગ કરીને દ્વિસંગી સંખ્યાઓનું પ્રતિનિધિત્વ પણ કરીએ છીએ પરંતુ પ્રોસેસરની અંદર તે હંમેશા બાઈનરી સંખ્યા પદ્ધતિ છે જે કામ કરે છે અને એક દ્વિસંગી અંક કે જેને બીટ પણ કહેવાય છે તેથી સંખ્યાઓ કેવી રીતે સંગ્રહિત થાય છે કારણ કે આ બીટ 1 ઉચ્ચ વોલ્ટેજ મૂલ્ય તરીકે સંગ્રહિત થાય છે અથવા કોઈક રીતે તેને લોજિક લેવલ હાઈ તરીકે લેવામાં આવે છે અને 0 લોજિક લેવલ લો નું પ્રતિનિધિત્વ કરે છે હવે માઇક્રોપ્રોસેસર બિટ્સના જૂથને એકસાથે ઓળખે છે બિટ્સના જૂથને શબ્દ કહેવામાં આવે છે તેથી જેમ કે જો હું બે પૂર્ણાંકો સાથે કામ કરી રહ્યો હોઉં તો પૂર્ણાંકનું કદ શું હોય છે અથવા જ્યારે મને પ્રોસેસર હેન્ડલ કરી શકે તે માટે સૂચના મળી રહી છે તો તેનું એક મર્યાદિત કદ હોવું જોઈએ તેથી શું થાય છે કે આ પ્રોસેસર તે હંમેશા શબ્દોના સંદર્ભમાં વાત કરે છે તે બિટ્સનો સંગ્રહ છે તેથી એક શબ્દમાં કદાચ 16 બીટનો સમાવેશ થાય છે શબ્દમાં 32 બીટ્સ હોઈ શકે છે તે રીતે તેમાં બિટ્સની સંખ્યા હોઈ શકે છે જે ડિઝાઇનરો દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે પરંતુ જ્યારે તે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સરખામણી આ બધી ક્રિયાઓ જેવી મૂળભૂત ક્રિયાઓ કરે છે ત્યારે તે શબ્દ સ્તરે કાર્ય કરે છે તેથી આ પ્રોસેસર ડિઝાઇનર દ્વારા નક્કી કરવામાં આવે છે કે પ્રોસેસર માટે શબ્દનું કદ શું છે તેથી માઇક્રોપ્રોસેસર માટે પણ તે સમાન છે માઇક્રોપ્રોસેસર શબ્દમાં બિટ્સની સંખ્યા તેની ક્ષમતાઓનું માપ છે તો આપણે આ કેમ કહીએ છીએ જ્યારે હું કહું છું કે માઇક્રોપ્રોસેસર એ 8 બીટ માઇક્રોપ્રોસેસર છે ત્યારે તેનો અર્થ એ છે કે તે 8 બીટ મૂલ્યો પર કાર્ય કરી શકે છે તેથી જ્યારે હું ઉમેરો કરું છું તેથી મારે પૂર્ણાંક ઉમેરણમાં રાખવું પડશે તે માત્ર 8 બીટ નંબર્સ હશે અને પરિણામ 8 બીટ અને 1 બીટ કેરી કુલ 9 બિટ્સ હોઈ શકે છે જો હું શક્તિશાળી પ્રોસેસર વિશે વાત કરી રહ્યો છું તેનો અર્થ એ કે તે મોટા મૂલ્યોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે તે મુશ્કેલીઓ એ છે કે જો આપણી પાસે નાની સાઇઝની સંખ્યા હોય તો પ્રોસેસર તે નાના કદના ડેટા પર મૂળભૂત પગલામાં ઓપરેશન કરી શકશે તેથી જો તમે મૂળભૂત પ્રોસેસર સપોર્ટ કરતું હોય તો 8 બીટ એડિશન કહો અને હવે મને 16 બીટ એડિશન કરવામાં રસ છે મારે સોફ્ટવેર માં 8 બીટ એડિશનના સંદર્ભમાં આ 16 બીટ એડિશનનો અમલ કરવો પડશે તેથી હું એમ નથી કહેતો કે આ શક્ય નથી પરંતુ જે કિસ્સામાં પ્રોસેસર 16 બીટ વર્ડ હેન્ડલ કરે છે અને એક જ શોટ માં 16 બીટ ઉમેરે છે તેની સરખામણીમાં આમાં વધુ સમય લાગશે તેથી આ રીતે આપણે આ માઇક્રોપ્રોસેસર ક્ષમતાઓ વચ્ચેનો તફાવત મેળવી શકીએ છીએ આમ આજે આપણી પાસે જે માઈક્રોપ્રોસેસર્સ છે 8085 એ 8 બીટ શબ્દ છે પણ જો આપણે આજના માઈક્રોપ્રોસેસરો પર નજર કરીએ તો તેમની પાસે 32 બીટ 64 બીટ શબ્દ કદ છે તેથી તે રીતે તે ઘણા મોટા ડેટાને હેન્ડલ કરી શકે છે તેથી શબ્દો બાઇટ્સ વગેરે તેથી સૌથી પહેલાના માઇક્રોપ્રોસેસર્સ તેઓ 8 બીટ શબ્દોને ઓળખતા હતા તેથી 8085 8088 મોટોરોલા 6800 અને 6800 તે બધા તેઓ 8 બીટ શબ્દોને હેન્ડલ કરે છે તેથી 8086 અને 68000 જેવા પ્રોસેસરોને 16 બીટ વર્ડ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા હતા હવે અહીં એક નાનકડી વાત ધ્યાને લેવા જેવી છે કે Intel 8086 અને 8088 તો આ 8088 કેમ પાછળથી આવી રહ્યું છે જેમ કે તેનું નામ સૂચવે છે કે આ પ્રોસેસર આ 8086 કરતાં પાછળથી આવ્યું પણ આ 8 બીટ કેમ છે અને 8086 એ 16 બીટ કેમ છે તેનું કારણ આ પ્રમાણે છે કે આ બધા 8086 અને 8088 પહેલા 8085 આવ્યું હતું અને તે ખૂબ જ લોકપ્રિય હતું અને 8085નો ઉપયોગ કરીને ઘણી સિસ્ટમો વિકસાવવામાં આવી છે અને તેમાં 8 બીટ વર્ડ છે તેથી આ પ્રોસેસરમાંથી નીકળતી ડેટા લાઇનની પિનની સંખ્યા છે તેથી તે 8 બીટ હતું હવે આવતીકાલે જ્યારે આ 8086 માર્કેટમાં રજૂ કરવામાં આવશે તેથી તમે આ 8085 ચિપને બહાર કાઢીને 8086 ચિપને ત્યાં મૂકી શકતા નથી કારણ કે ડેટાબેઝનું કદ બદલાઈ ગયું હોય છે અને 8 બીટથી તે 16 બીટ થઈ ગયું હોય છે તેથી તે હાર્ડવેર અસંગત બની જાય છે તેથી હું આ વાત સમજ્યા પછી ઇન્ટેલ માત્ર એક ડગલું પાછળ ગયું અને 8088 બનાવ્યું એક 8 બીટ પ્રોસેસર જો કે તેની આંતરિક કામગીરી 8086 જેવી જ છે પરંતુ બહારની દુનિયામાંથી તે 8 બીટ વર્ડ ઇન્ટરફેસ છે અને બધી સિસ્ટમ્સ જેમાં 8085 નો ઉપયોગ થતો હતો તેને આ 8088 પ્રોસેસર દ્વારા બદલી શકાય છે અને હાર્ડવેર યથાવત રહે છે તેથી અલબત્ત સોફ્ટવેર બદલવું પડશે કારણ કે તે હવે 8088 માટે હશે પરંતુ હાર્ડવેર ભાગ બદલવાની જરૂર નથી તેથી આ માઈક્રોપ્રોસેસરમાં આપણી પાસે 16 બીટ શબ્દ હતો 8 બિટ્સના સમૂહને આપણે હાફ વર્ડ અથવા બાઈટ કહીએ છીએ તેથી શબ્દ એ છે કે જો આપણે કોઈ શબ્દને 16 બીટ કહીએ તો આ 16 બીટ શબ્દ જેવી કોઈ માનકીકરણ પ્રમાણભૂત વસ્તુ નથી તેથી આપણી પાસે 32 બીટ વર્ડ 64 બીટ વર્ડ સાથે અમુક પ્રોસેસર હોઈ શકે છે તેથી 8 બિટ્સ એક બાઈટ બનાવે છે પરંતુ આ શબ્દનું કદ પ્રોસેસર પર આધારિત હોય છે તેથી જો આપણે કહીએ કે શબ્દનું કદ 16 બીટ હોય તો 8 બિટ્સના જૂથને તેઓ અડધા શબ્દ અથવા બાઈટનો સંદર્ભ આપે છે 4 બિટ્સના જૂથને નિબલ કહેવામાં આવે છે તેથી જો તમે બાઈટને બે 4 બીટ ભાગોમાં વિભાજીત કરો તો તેમાંથી દરેકને નિબલ કહેવામાં આવશે તેથી 32 બીટ જૂથો તેઓને ઘણીવાર લાંબા શબ્દ તરીકે નામ આપવામાં આવે છે અલબત્ત ફરીથી તે જ વસ્તુ અહીં છે તેથી આ થોડું પ્રમાણભૂત નથી કારણ કે તે પ્રોસેસરના શબ્દ કદ પર આધારિત છે અને બધા પ્રોસેસરો આજે તેઓ એક સમયે ઓછામાં ઓછા 32 બિટ્સની હેરફેર કરે છે અને ત્યાં માઇક્રોપ્રોસેસર્સ છે જે 64 80 અથવા 128 બિટ્સ પર પણ પ્રક્રિયા કરી શકે છે આ રીતે આપણી પાસે ઘણી મોટી ક્ષમતા મુજબ વધુ સારા પ્રોસેસર્સ હોઈ શકે છે જેમાં આપણે એક જ સૂચનામાં મોટા ડેટા બીટની હેરફેર કરી શકીએ છીએ